હવે તમારા માટે આગળ છે કે ડાઇલેક્ટ્રિક લોસ ને કારણે કરંટ વહન ક્ષમતામાં વધુ ઘટાડો થાય છે જો ત્યાં ડાઇલેક્ટ્રિક લોસ હશે તો ત્યાં આ થશે તો તે તાપમાનમાં વધારો કરવામાં પણ મદદ કરશે તેથી આ પરિબળ એ કેબલ્સની લંબાઈને મર્યાદિત કરે છે તે વાસ્તવિક રીત ઉપયોગી છે તેથી તેનો અર્થ એ કે તમારે આ બધું ધ્યાનમાં લેવું પડશે તમે કેબલ માટે ધ્યાનમાં લેતા આ વિવિધ પ્રકારનાં લોસનાં પરિબળો વિશે શું કહો છે તેથી હવે સ્વિચિંગ ને કારણે ઓવરવોલ્ટેજ છે કેપેસિટેન્સ કરંટ નો વિક્ષેપઅવરોધ ઓવર વોલ્ટેજને વધારી આપે છે હવે ફેરાન્ટી ઇફેક્ટ તમે જાણો છો કે તે ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન માં નોંધપાત્ર ભાગ ભજવે છે ટ્રાન્સમિશન લાઇન માટે તમે એ પણ જોયું છે કે નો લોડની સ્થિતીમાં રિસીવીંગ એન્ડ વોલ્ટેજ એ સેન્ડીંગ એન્ડ વોલ્ટેજ કરતા વધી જાય છે આ જ કેબલ માટે પણ લાગુ પડે છે તેથી આમ લોડ પોઇન્ટ પરનો વોલ્ટેજ એ ફુલ લોડ થી નો લોડ સુધી નોંધપાત્ર રીતે બદલાઈ શકે છે તેથી આ કિસ્સામાં ફેરાન્ટી ઇફેક્ટને કારણે વોલ્ટેજમાં વધારો ટાળવા માટે સિસ્ટમમાં શન્ટ ઇન્ડક્ટિવ રિએક્ટર નો ઉપયોગ કરવો જરૂરી હોઈ શકે છે મારો મતલબ છે કે જો વોલ્ટેજ વધે તો સામાન્ય રીતે ધારો કે જો વોલ્ટેજ ગ્રાહય મર્યાદા કરતા વધી જાય છે જેમકે 1 05 પર યુનિટ તેથી જો તે મર્યાદામાં હોય તો તેના માટેનો કોઈ પ્રશ્ન નથી તમે શું કહો છો શન્ટ ઇન્ડક્ટિવ રિએક્ટર નહીંતર તમારે શું મુકવૂ પડશે તમે શન્ટ ઇન્ડક્ટિવ રિએક્ટર ને જે કહો છો તે રિએક્ટીવ પાવર ને સરભર કરવા તમારા શંટ ચાર્જિંગ શન્ટ કેપેસિટર દ્વારા દાખલ કરે છે તેથી શન્ટ ઇન્ડક્ટર ને સામાન્ય રીતે ચોક્કસ જરુરિયાત હોય છે કે તે એકબીજાને સરભર કરી શકે તેથી જ આ ફેરાન્ટી ઇફેક્ટ મારો મતલબ પાવર સિસ્ટમ એનાલિસિસ કોર્સમાં ટૂંકમાં મેં તમને કહ્યું છે કે ફેરાન્ટી ઇફેક્ટ શું છે તેથી આ બધી બાબતો તમારે ધ્યાનમાં લેવાની છે આગળ એચવીડીસી કેબલ્સને લગતી કેટલીક રૂપરેખા સંક્ષિપ્તમાં છે હવે જ્યારે કેબલનો ઉપયોગ ડાઇરેક્ટ કરંટ ટ્રાન્સમિશનમાં થાય છે મુખ્ય ઓપરેશનલ લાક્ષણિકતાઓ જેવીકે એચવીડીસી કેબલ માટે હાઇ વોલ્ટેજ ડીસી કેબલ કે જયાં કોઇ ચાર્જિંગ કરંટ નથી કારણ કે આ ડીસી છે ફક્ત 𝐼2𝑅 લોસ 𝐼2𝑅 losses હોય છે એસી કેબલ્સમાં ઇલેક્ટ્રિક સ્ટ્રેશદબાણ નું વિતરણ ડાઇલેક્ટ્રિક કેપેસિટીન્સ દ્વારા સંચાલિત છે ડીસી કેબલ્સમાં દબાણનું વિતરણ એ ડાઇલેક્ટ્રિકના રેઝિસ્ટન્સ દ્વારા નક્કી કરવામાં આવે છે આ તે છે જેને તમે એસી અને ડીસી કેબલ્સ વચ્ચેની તુલના કહો છો પરંતુ ડાઇલેક્ટ્રિકના રેઝિસ્ટન્સમાં તાપમાનમાં વધારા સાથે ઘણો બધો ઘટાડો થાય છે તે ખૂબ જ રસપ્રદ છે કે તાપમાનમાં વધારા સાથે ડાઇલેક્ટ્રિકનો રેઝિસ્ટન્સ ઘણો બધો ઘટે છે 60°𝐶 એ ડાઇલેક્ટ્રિકનો રેઝિસ્ટન્સ એ 20°𝐶 ના રેઝિસ્ટન્સ કરતા આશરે 1 હોઈ શકે છે મારો અર્થ છે તીવ્ર ઘટાડો તેથી થર્મલ અસરને ધ્યાનમાં લો ઇલેક્ટ્રિક સ્ટ્રેસ વિધુત દબાણ નું વિતરણ ડાઇલેક્ટ્રિકમાં નોંધપાત્ર રીતે છે અને આ ખૂબ જ રસપ્રદ છે હવે તેથી એસી કેબલ્સમાં વિધુત દબાણ એ ડાઇલેક્ટ્રિકમાં વાહક થી આવરણ સુધી ઘટે છે તેથી આપણી પાસે વિધુત દબાણ એ કંડક્ટરની સપાટીની નજીક વધારે છે અને જ્યારે તમે આવરણ તરફ આગળ વધો છો ત્યારે તે ઓછું છે ડીસી કેબલ્સમાં વિધુત દબાણ વધે છે અને આવરણમાં પણ તે વધારે હોઈ શકે છે આ એકદમ વિરુદ્ધ છે વિપરીત દબાણ તરીકે ઓળખાતી આ ઘટના ટર્મિનલ્સ અને સાંધા પર મુશ્કેલીઓ ઊભી કરી શકે છે કે જ્યાં રેખાંશિક દબાણ સર્જાય છે HVDC કેબલ માટે આપણે વિગતવાર અભ્યાસ કરીશું નહીં કારણ કે આપણે તેને સરભર કરવાનું છે આ કેબલ ભાગને સંક્ષિપ્ત કરીશું HVDC કેબલ વિશે થોડો સંક્ષિપ્તમાં વિચાર અને ઉપરોક્ત લાક્ષણિકતાઓને કારણે ડીસી કેબલ્સમાં ખૂબ વધારે કરંટ અને વોલ્ટેજ રેટિંગ હોઈ શકે છે તેથી ફક્ત આને કારણે આ કેબલ્સના ઇન્સ્યુલેશનની જાડાઈ ઓછી હોય છે અને તે વધુ ઘનિષ્ઠ હોય છે તેથી ડીસી કેબલ્સ હંમેશાં સિંગલ કોર હોય છે અને કંડક્ટર હંમેશાં સ્ટ્રેંડેડ હોય છે અને તે ઉચ્ચ વોલ્ટેજ માટે યોગ્ય છે તેથી કેબલ પ્લાસ્ટિક અથવા ઇમ્પ્રેગ્નેટેડ પેપર ઇન્સ્યુલેશન હોઈ શકે છે ઓઇલ ભરેલુ ગેસ ભરેલુ ડીસી કેબલ્સ પણ વપરાય છે તેથી 100 કિલોમીટરથી વધુની લંબાઈવાળા કેબલ્સનો ઉપયોગ ઘણી જગ્યાએ કરવામાં આવ્યો છે તેથી AC કેબલની તુલનામાં HVDC તમે ઉચ્ચ વોલ્ટેજ સ્તર પર ઉપયોગ કરી શકો છો અને તેથી તે કેબલનો ઉપયોગ 100 કિલોમીટર લંબાઈથી વધારે એવા ઘણા સ્થળોએ કરવામાં આવ્યો છે પરંતુ તમે આ બધી બાબતો પર વિચાર કર્યો છે કે ત્યા કંઇક રહેલુ છે તે કેબલ ઓવરહેડ કંડક્ટર કરતા ખર્ચાળ છે તેથી આજ સુધી વધારે કિંમત એ મુખ્ય પરિબળ છે અન્યથા તમે જાણો છો કે કેબલ નાખવાના સામાન્ય વિચારનો અર્થ એ છે કે તે તોફાન અથવા ભારે વરસાદ અથવા પાણી નાખવાને લીધે પણ કાયમ માટે કંડકટરમાં ખામી હોવાની સંભાવના છે અને તેથી ત્યાં વીજ પુરવઠો ખોરવાશે જ્યારે કેબલના કિસ્સામાં આ બધુ ત્યાં હશે નહીં પરંતુ એક વસ્તુ ત્યાં છે કે કેબલની કિંમત એ ઓવરહેડ કંડક્ટરની કિંમત કરતાં મોંઘી છે તેથી તમે આ બધુ શીખ્યા છો કે તમે આ કેબલ્સને શું કહો છો તેના વિશેના કેટલાક વિચારો અને તમે કંઈક જોયું છે જેમકે વિવિધ પ્રકારનાં કેબલ્સ અને કરંટ રેટિંગ ડાઇલેક્ટ્રિક લોસ અને અન્ય બીજી બધી વસ્તુઓ તેથી તે કેબલ વિષય હવે બંધ કરીએ છે અને આગળ આપણે ટ્રાંઝિઇન્ટ ઓવર વોલ્ટેજ અને ઇન્સુલેશન કોર્ડિનેશન વિશે જોઇશું તેથી આ એક નવો વિષય છે જે ટ્રાંઝિઇન્ટ ઓવર વોલ્ટેજ અને ઇન્સુલેશન કોર્ડિનેશન છે ચાલો સર્વપ્રથમ આપણે જોઈએ કે તે ખરેખર શું છે તેથી ટ્રાંઝિઇન્ટ ઘટના એ સમય સાથે એપરિઓઇડિક હોય છે અને તમને ખબર છે કે તે ટૂંકા ગાળાની હોય છે કોઈપણ ટ્રાંઝિઇન્ટ ઘટના એ સમય સાથે એપરિઓઇડિક અને ટૂંકા ગાળાની હોય છે તેથી ઉદાહરણ તરીકે આવી ટ્રાંઝિઇન્ટ ઘટના એ વોલ્ટેજ અથવા કરંટ સર્જિસ છે તેથી આપણે આ વસ્તુથી શરૂ કરીશું મારો મતલબ છે કે આપણે આ વસ્તુ ખૂબ સરળ રીતે એક પછી એક જોઇશું તેથી પાવર સિસ્ટમમાં એક સમયે વોલ્ટેજમાં અચાનક ફેરફાર દ્વારા વોલ્ટેજ સર્જવધારોનો પરિચય થાય છે તેથી જો વોલ્ટેજમાં અચાનક ફેરફાર થાય તો તેને વોલ્ટેજ સર્જ કહેવામાં આવે છે અને તેની સાથે કરંટ સર્જ હંમેશા સંકળાયેલો હોય છે તેથી આ પ્રકારની સામાન્ય ઘટના એ લાઇટનીંગ સ્ટ્રોક વીજળીનો આંચકો છે આપણે આ વસ્તુઓ પછીથી જોઇશું અને તેની ગતિ તે માધ્યમ પર આધારીત છે જેમાં સર્જ ટ્રાવેલીંગમુસાફરી કરે છે તેથી સર્જ વોલ્ટેજ એ હંમેશાં સર્જ કરંટ જ્યાં ટ્રાવેલીંગ કરે છે તેની સાથે સંકળાયેલ હોય છે હવે જો ત્યાં વોલ્ટેજ સર્જ આવે છે તો ત્યાં તેની સાથે કરંટ સર્જ પણ ટ્રાવેલ કરશે કરંટ સર્જિસ એ ચાર્જિંગ અથવા ડિસ્ચાર્જિંગ કેપેસિટીવ કરંટથી બનેલા છે જે વોલ્ટેજમાં ફેરફાર દ્વારા રજૂ કરવામાં આવે છે તે ટ્રાન્સમિશન લાઇનનું શન્ટ કેપેસિટીન્સ તે તમારું ચાર્જિંગ કેપેસિટીન્સ છે તેથી કરંટ સર્જ એ તેના બનેલા છે જેને આપણે ચાર્જિંગ અથવા ડિસ્ચાર્જિંગ કેપેસિટીવ કરંટ કહીએ છીએ જે તમારા વોલ્ટેજમાં પરિવર્તન દ્વારા રજૂ કરવામાં આવે છે અને તે ટ્રાન્સમિશન સિસ્ટમના શંટ કેપેસિટીન્સમાં છે હવે આગળ છે સર્જ વોલ્ટેજ કે જે લાઇટનીંગ સ્વિચિંગ અથવા ફોલ્ટ લાઈટનિંગ સ્ટ્રોક વગેરે કારણોને લીધે થઈ શકે છે આપણે આ બધી બાબતો પછીથી જોઇશું કે જે તમે ફરીથી અને ફરીથી જોયું છે અને સ્વિચિંગ અથવા ફોલ્ટ્સ વગેરે તેથી પાવર સિસ્ટમ પર ઉચ્ચ વોલ્ટેજ સર્જ એ સિસ્ટમ સાધનો માટે ખૂબ જ વિનાશક હોઈ શકે છે કારણ કે તે દરેક વસ્તુનો નાશ કરશે તે ટ્રાન્સફોર્મરનો નાશ કરી શકે છે અથવા તો ક્યારેક તમારા લાઇટનીંગ એરેસટર ને પણ તેથી તેનાથી મુશ્કેલી અનુભવે છે ધારો કે ત્યાં કોઈ વીજળીનો ઝટકો ટાવર પર અથવા કવચ થયેલ વાયર પર છે કે આપણે પછીથી જોઇશુ કે બંને બાજુ તેમનાં ટ્રાવેલીંગ તરંગ મુસાફરી કરે છે તેથી તે વોલ્ટેજ સર્જ વોલ્ટેજમાં વધારો કરશે તેથી આપણે આ ખૂબ જ ઓછા સમયગાળા માટે ઘણી કાળજી લેવી પડશે આથી તે સલામત સ્તર સુધી મર્યાદિત રાખવા આવશ્યક છે જો લાઈટનિંગ એ ફેઝ કંડકટર શીલ્ડ વાયર ઓવરહેડ ગ્રાઉન્ડ વાયર પર ત્રાટકે તો જો તમે કોઈપણ ટાવર જોશો તો તમે જોશો કે તમારો ગ્રાઉન્ડ વાયર એ ટાવરની ટોચસૌથી ઉપર પર હશે તેથી લાઈટનિંગ સ્ટ્રોકનો કરંટ એ દરેક દિશામાં જતા અડધા ભાગમાં વહેંચે છે અને જ્યારે લાઈટનિંગ સ્ટ્રોક થાય છે ત્યારે કુલ તરંગ ખરેખર બંને બાજુ અડધા ભાગમાં ફરે છે જો તે ઓવરહેડ ગ્રાઉન્ડ વાયર ટાવર પર ત્રાટકે તો કરંટ એ ટાવરની સાથે તેના ફુટિંગ્સ અને કાઉંટર્પોઇઝ પરથી પસાર થશે મારો મતલબ કે તમારે આની કાળજી લેવી પડશે તમારું જેને તમે આ લાઈટનિંગ સ્ટ્રોક કહો છો કારણ કે વીજળીનો ચમકારો દરેક સામાન્ય ઘટના છે તેથી હવે આપણે વીજળીના સ્ટ્રોકનો કરંટ અને કંડક્ટર અથવા કંડકટરોનો સર્જ ઇમ્પેડન્સવધતો અવરોધ જોઇશુ તેથી જો તમારી પાસે જે તમે કહો છો કે એક કરતા વધુ કંડક્ટરસ વાહકો કોઇ એક ફેઝ અથવા ત્રણ ફેઝ એક જ કંડક્ટર કે ત્રણ કંડક્ટર પણ ત્યાં છે જેથી વોલ્ટેજ બનવાનું વધવાનું ચાલુ થશે તેથી પહેલાં જણાવ્યા મુજબ વોલ્ટેજ અને કરંટ બંને કંડક્ટરની સાથે ટ્રાવેલીંગ તરંગો તરીકે આગળ વધશે તેથી જો આવા સ્ટ્રોક થાય છે તો તે ટ્રાવેલીંગ તરંગો તરીકે કંડક્ટરની સાથે વોલ્ટેજ અને કરંટ બંનેમાં જશે તે પછીથી આપણે જોઈશું કે તે માઇક્રો સેકન્ડમાં થાય છે તેથી ટ્રાંઝિઇન્ટ ડિસ્ટ્રબન્સનાં અધ્યયનોએ ટ્રાન્સમિશન સિસ્ટમમાં બતાવ્યું છે કે લાઈટનિંગ સ્ટ્રોક અને સ્વિચિંગ ઓપરેશન એ સ્ટીપ તરંગ ફ્રન્ટનાં ટ્રાવેલીંગ તરંગ દ્વારા અનુસરવામાં આવે છે તે એકજ દિશામાં હશે તેથી આ પ્રકારના વોલ્ટેજ તરંગ પાવર ટ્રાન્સફોર્મર સુધી પહોંચે છે ઉદાહરણ તરીકે તે તેના વાઇન્ડિંસમાં અસમાન તણાવ વિતરણનું કારણ બને છે અને ઇન્સ્યુલેશન સિસ્ટમના ભંગાણ તરફ દોરી શકે છે આ તે ખૂબ જ સરળ ઉદાહરણ છે ધારો કે એક ટાવરની ટ્રાન્સમિશન લાઇન પર આવેલા શિલ્ડ વાયર ના કંડક્ટરની ટોચ પર લાઈટનિંગ સ્ટ્રોક આવે છે પછી તમે જેને લાઈટનિંગ કહો છો તેના તરંગ નજીકના સબસ્ટેશનમાં ટ્રાવેલીંગ કરે છે તેથી તે મુસાફરી કરશે અને સબસ્ટેશનમાં તમે જાણો છો કે સ્ટેપ અપ અથવા સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર્સ ત્યાં છે તેથી તે કિસ્સામાં શું થશે આ પ્રકારના તરંગ કે જે સબસ્ટેશનમાં પાવર ટ્રાન્સફોર્મર સુધી પહોંચે છે ઉદાહરણ તરીકે તે તેના વાઇન્ડિંસમાં અસમાન દબાણના વિતરણનું કારણ બને છે અને ઇન્સ્યુલેશન સિસ્ટમના ભંગાણ તરફ દોરી શકે છે તેથી તે વાઇન્ડિંસ ઇન્સ્યુલેશન કે જે તૂટી જશે અને ટ્રાન્સફોર્મરને નુકસાન થશે તેથી લાઈટનિંગવીજળી એ લાઈટનિંગ સ્ટ્રોકવીજળીનો આંચકો છે ખાસ કરીને તે ખૂબ જ મજબૂત ઘટના છે જ્યાં તમારે પાવર સિસ્ટમનું રક્ષણ કરવાનું છે તેથી પછીથી હું આ ચિત્ર પર આવીશ તે જરૂરી છે કે આપણે જે ઇન્સ્યુલેશન વર્તણૂકનો અભ્યાસ ઇમપલ્સ વોલ્ટેજ હેઠળ કર્યો આનો અર્થ એ છે કે ત્યા પણ તેઓ જાય છે ધારો કે જ્યારે ઉત્પાદકો ઉદાહરણ તરીકે મેન્યુફેક્ચરિંગ વખતે ટ્રાન્સફોર્મર્સ કે જે લેવલ ટાઇપ ટેસ્ટ માટે જાય છે ત્યારે તમારે ઇમપલ્સ પરીક્ષણ થશે કારણ કે તે માઇક્રો સેકંડ માટે ટકી રહેશે અને તે ટ્રાન્સફોર્મર ઇન્સ્યુલેશનને ટકાવી શકે છે કે નહીં તેથી ઇમપલ્સ વોલ્ટેજ એ એક નિર્દેશીય વોલ્ટેજ છે આ ખરેખર નિર્દેશીય વોલ્ટેજ છે જે મહત્તમ મૂલ્યમાં ઝડપથી વધે છે અને પછી ધીમે ધીમે 0 સુધી નીચે આવે છે તેથી હું તેના પર આવીશ તરંગના આકારને 𝑇1×𝑇2 તરીકે ઓળખવામાં આવે છે તેથી તે 𝑇1×𝑇2 છે જ્યાં બંને કિંમતો 𝜇𝑠 માં આપવામાં આવે છે ઉદાહરણ તરીકે જો તમે ગ્રાફ આલેખ જુઓ તો આ બાજુ તે 𝜇𝑠Time 𝜇𝑠 છે અને આ બાજુ એકમ દીઠ વોલ્ટેજ છે હવે આ વોલ્ટેજ જ્યાં પહોંચે છે તે એક બિંદુ છે તે માઇક્રોસેકન્ડ છે જો તે 𝑇1 એ 1 2𝜇𝑠 ની બરાબર હોય અને જો તે તેની ટોચની કિંમત સુધી પહોંચે જે ટોચનું મૂલ્ય છે 1 છે અને અંતમાં તે આવી રહ્યું છે જે તમારું છે તે આ વેવ ફ્રન્ટ છે અને આ વેવ ટેલ છે અને જો તે 50 સુધી પહોંચે છે એટલેકે 50𝜇𝑠 પર તેથી તેને આપણે આકૃતિ 1 માં બતાવ્યા પ્રમાણે 𝑇1 × 𝑇2 કહીએ છીએ પરંતુ હું તમને કહી દઉં કે આ એક પ્રમાણભૂત બાબત છે પરંતુ વાસ્તવમાં તે થતું નથી મેં આ પ્રકારની પણ કસોટી જોઇ છે અને તેમા એ શોધ્યુ છે કે તે એક તબક્કો હોઈ શકે નહીં જેને આપણે 2𝜇𝑠 કહીએ છીએ તે 1 3 હોઈ શકે તે અહીં 1 4 પણ હોઈ શકે છે બધા સમયએ તે 50 ન હોઈ શકે તમારા 𝜇𝑠 એ તે પણ બદલાય છે પરંતુ તે એક ખાસ કેસ છે તેથી જ્યાં સુધી તે વધી રહ્યું છે તે વેવ ફ્રન્ટ અને જ્યારે તે ઘટતો જાય છે ત્યારે વેવ ટેલ છે તે સમય માઇક્રોસેકન્ડ રેન્જમાં ખૂબ ઝડપી હોય છે તેથી આ આંતરરાષ્ટ્રીય પ્રમાણભૂત તરંગ આકાર છે જેને તમે 𝑇1×𝑇2 કહો છો તે 1 2×50 છે આ આંતરરાષ્ટ્રીય ધોરણ છે પરંતુ વાસ્તવિકતામાં આવું ન થાય તે આ રીતે અથવા તે રીતે બદલી શકાય છે તેથી નોંધ લો કે વોલ્ટેજનું ક્રેસ્ટ મૂલ્ય મહતમ કિંમત 1 2𝜇𝑠 પર પહોંચ્યું છે આ 1 2𝜇𝑠 અને 50 બિંદુ છે અને તરંગની પૂંછડી જે 50𝜇𝑠 છે અલબત્ત મેં તમને આ કહ્યું હતું લાઈટનિંગને કારણે થતાં તમામ વોલ્ટેજ તરંગો આ સ્પષ્ટીકરણને અનુરૂપ થઈ શકતા નથી જો તમે ઇમપલ્સ વોલ્ટેજ પરીક્ષણ માટે લેબોરેટરી પરીક્ષણ માટે જાઓ છો ત્યારે તમે જોશો કે તમે જેને 1 2 અથવા 50 કહો છો તે બદલાઇ શકે છે પરંતુ આ ટ્રાવેલીંગ તરંગ એક પ્રમાણભૂત ધોરણ છે તમને બધા પ્રકારની બાબતો કહેતા પહેલા આ એક વોલ્ટેજ સ્રોત આપવામાં આવેલ છે અને ધારો કે બે વાયર ટ્રાન્સમિશન લાઇનનું પ્રતિનિધિત્વ એ ટ્રાવેલીંગ તરંગ ની એપ્લિકેશન માટે છે અને આ એક લમ્પી રજૂઆત છે તમે શું કરો છો માની લો કે તમારી પાસે અત્યારે ટ્રાન્સમિશન લાઇન રેઝિસ્ટન્સ છે પણ આપણે તેને ધ્યાનમાં લીધેલ નથી આ સેન્ડીંગ એન્ડ છે અને આ રિસીવીંગ એન્ડ છે અને આ કેપેસિટીન્સ 𝐶1 𝐶2 𝐶3 𝐶4 𝐶5 𝐶𝑛−1 થી 𝐶𝑛 સુધી આ લાઇન ટુ ગ્રાઉન્ડ ચાર્જિગ કેપેસિટન્સ છે અને આ ઇન્ડક્ટન્સ પણ લાઇનમાં અનંત નાના નાના ભાગમાં વહેંચાયેલ છે તેથી તે 𝐿1 𝐿2 𝐿3 𝐿𝑛 ની જેમ છે હવે ધારો કે ત્યાં વોલ્ટેજ છે વોલ્ટેજ સ્રોત અને ત્યાં એક સ્વીચ છે હવે શું થશે તે તમે સર્કિટ થિયરીથી જાણતા જ હશો તેથી જેવી તમે સ્વિચ બંધ કરશો તરત જ આ કેપેસિટેન્સ ચાર્જ થશે તેથી આ કેપેસિટીન્સ ચાર્જ કરવામાં આવશે પરંતુ તે જ સમયે તે તમારો કાલ્પનિક સ્વિચીંગ સમય તમે જેને વિચારો છો તેની કલ્પના કરો કે તેના અનંત નાના વિભાગ છે પરંતુ આ ઇન્ડક્ટર છે તેથી જેવી તમે સ્વિચ ચાલુ કરશો તમે જાણો છો કે inductor કેવી રીતે વર્તણૂક કરશે તે inductor એ open circuit થશે તેથી ઇન્ડક્ટર open circuit નો અર્થ છે કે તરત જ 𝐶2 પાસે વોલ્ટેજ મળશે નહીં તો તે થોડો સમય લેશે એ જ રીતે જ્યારે 𝐶2 પાસે વોલ્ટેજ મળશે પછી તે 𝐶3 પાસે આવશે તેનો અર્થ એ કે એ વેવ આ રીતે સેન્ડીંગ એન્ડ થી રિસીવીંગ એન્ડ સુધીની મુસાફરી કરશે હું પુનરાવર્તન કરું છું ધારો કે તમારી પાસે વોલ્ટેજ સ્રોત છે ત્યાં સ્વીચ છે અને આ બધા ચાર્જિંગ કેપેસિટીન્સ છે એક લાઇન આ લાઇન અનંત નાના નાના ભાગમાં વહેંચાયેલ છે તેથી અહીં ઇન્ડક્ટન્સ 𝐿1 𝐿2 𝐿3 𝐿𝑛 આપ્યા છે સવાલ એ છે કે તમે સ્વીચ બંધ કરશો કે તરત જ આ કેપેસિટીન્સ ચાર્જ થશે કારણ કે તમે સર્કિટ થિયરીથી જાણો છો કે જેવી તમે સ્વિચ ચાલુ કરશો કે તરત કેપેસિટર શોર્ટ સર્કિટ જેવું વર્તન કરશે અને ઇન્ડકટર ઓપન સર્કિટ જેવું હશે તે ચાર્જ થશે પરંતુ તે ઓપન રહેશે તે ઓપન સર્કિટ હશે તે લાઇનના ઓપન સર્કિટ જેવું કાર્ય કરશે હવે લાઇનનાં રેઝિસ્ટનસ ની અવગણના કરો તેથી તે જ રીતે વોલ્ટેજ તુરંત જ વોલ્ટેજ અહીં બનશે નહીં તે તરત જ તેની તરફ વોલ્ટેજ મેળવી શકતો નથી કારણ કે તે ઓપન સર્કિટ તરીકે કાર્ય કરશે તેથી તે થોડો સમય તે જ રીતે લેશે જ્યારે વોલ્ટેજ મળશે આ તરફનો વોલ્ટેજ ખુલ્લોઓપન રહેશે તો હવે શું થશે આ રીતે તે આગળ વધશે કે જે વેવ એ સેન્ડીંગ એન્ડ થી રિસીવીંગ એન્ડ સુધીની મુસાફરી કરશે તેથી આ તત્વજ્ઞાનફિલસૂફી છે તેથી મેં વર્ણન કરી આપ્યું છે હવે ટ્રાવેલીંગ વેવ ના સંદર્ભમાં ટ્રાન્સમિશન લાઇન પર ટ્રાંઝિઇન્ટ સમસ્યાઓ નો અભ્યાસ કરવા માટે આ લાઇનને આગળ વધારાના વિભાગ તરીકે રજૂ કરી શકાય છે આ તમામ વધારાના વિભાગ છે જે તમે આકૃતિ 2 માં લીધો છે અને આપણે જેની રજૂઆત કરી રહ્યા છીએ તે લમ્પી રજૂઆત જેને આકૃતિ 2 કહે છે અને આ તે છે જેને તમે કહો છો તો બી પછી આવશે તેથી આ કેસ બે વાયર લાઇનનો છે અહીં એક ફેઝ અને એક ન્યુટ્રલ રિર્ટન સાથે બતાવેલ છે એલ અને સી પરિમાણો અનુક્રમે તમે જાણો છો કે તે લાઇનના ઇન્ડકટન્સ અને કેપેસિટીન્સ છે તેથી વિશ્લેષણને સરળ બનાવવા માટે આપણે અહીં રેઝિસ્ટન્સ અને કંડકટન્સ G આપણે તેને શૂન્ય ધારેલા છે તેથી તમારા ઉદ્દેશ્યને માત્ર તમને સમજાવવા માટે નકારેલા છે તેથી લાઇન પરની કોઈપણ ખલેલ આકૃતિ 2 a માં બતાવ્યા પ્રમાણે સ્વીચો બંધ અથવા ખોલવા દ્વારા રજૂ કરી શકાય છે તેથી આ સ્વિચ છે અને કોઈપણ ખલેલ કે જેના લીધે તમે સ્વિચ બંધ કે ચાલુ કરો છો તે લાઇનમાં ખલેલ પેદા કરશે ઉદાહરણ તરીકે જ્યારે કોઈ લાઇન અચાનક વોલ્ટેજ સ્ત્રોત સાથે જોડાયેલી હોય ત્યારે આ આખી લાઈન એ તુરંત એનર્જાઇઝ થતી નથી જેમ કે મેં તમને કહ્યું હતુ કે જો તમે તેને સંપૂર્ણ બંધ કરો છો તો લાઇન તુરંત ચાર્જ કરી શકાશે નહીં બીજા શબ્દોમાં કહીએ તો જો સ્વીચો બંધ કરીને સેન્ડીંગ એન્ડ લાઇનમાં વોલ્ટેજ V લાગુ કરીએ તેનો અર્થ એ છે કે વોલ્ટેજ V એ સ્વીચ બંધ કરીને રિસીવીંગ એન્ડ પર પ્રાપ્ત થતાં વોલ્ટેજ તુરંત દેખાતા નથી મેં તમને કહ્યું હતું કે તે તુરંત જ દેખાશે નહીં તેનો અર્થ એ થાય છે કે આ ટ્રાવેલીંગની ઘટના છે તેથી જ્યારે સ્વીચ એસ એ બંધ થાય છે મેં તમને આ બધી વાતો જણાવી હતી હવે તમે યાદ રાખો કે જ્યારે સ્વીચ S બંધ હોય છે ત્યારે પ્રથમ કેપેસિટેન્સ તરત જ instantaneous applied voltage માટે ચાર્જ થઈ જાય છે મેં તમને તરત જ કહ્યું કારણ કે કેપેસિટેન્સ શોર્ટ સર્કિટ તરીકે કાર્ય કરે છે અને ઇન્ડકટર ઓપન સર્કિટ તરીકે કામ કરશે તેથી જો કે પ્રથમ શ્રેણીના ઇન્ડકટરને કારણે તે ઓપન સર્કિટ તરીકે કાર્ય કરે છે બીજો કેપેસિટર તરત જ કહેવા પર પ્રતિક્રિયા આપતો નથી પરંતુ વિલંબથી આપે છે આ ઘટના એ સેન્ડીંગ એન્ડ થી રિસીવીંગ એન્ડ સુધી આવી જ થશે આ જ રીતે આ ત્રીજો કેપેસિટર એ બીજા ઇન્ડકટરના કારણે હજી વધારે વિલંબ કરશે અને આવું ચાલ્યા જ કરશે તેથી સેન્ડીંગ એન્ડ થી લાઇન તરફનો અંત ખૂબ મોટો વિલંબ છે ટ્રાન્સમિશન લાઇન કંડકટરો ઉપર વોલ્ટેજનું આવું ક્રમશ બનવાનું એક વોલ્ટેજ વેવ એક છેડેથી બીજા છેડા સુધી મુસાફરી કરી રહ્યું હોય તેવું માનવામાં આવે છે અને આ ઘટના ચાલુ રહે છે સેન્ડીંગ એન્ડ થી રિસીવીંગ એન્ડ સુધી મેં તમને કહ્યું હતું કે જો વોલ્ટેજ વેવ આગળ વધે છે અને વોલ્ટેજ કેપેસિટીન્સનું ચાર્જિગ ધીમે ધીમે કરંટ વેવને કારણે થાય છે આનો અર્થ એ કે મેં તમને કહ્યું હતું તે કોઈપણ વોલ્ટેજ વેવ એ કરંટ વેવ સાથે સંકળાયેલ હશે તેથી આ કરંટ વેવને કારણે આ તમામ કેપેસિટીન્સ ચાર્જ થશે અને આવું ચાલ્યા જ કરશે તેથી જો લાગુ કરેલ વોલ્ટેજ એક જાતના સર્જઉછાળાના રૂપમાં હોય તો માની લો કે જો લાગુ વોલ્ટેજ કોઈ સર્જના રૂપમાં છે ધારો કે આ 0 થી શરૂ કરીને ફરીથી પાછુ 0 પર આવશે ધારો કે તે તમે જે કહો છો તે એક સર્જનું રૂપ છે જે 0 થી શરૂ થઇ અને ફરી પાછુ 0 પર આવે છે તેથી તે જોઇ શકાય છે કે મધ્યવર્તી કેપેસિટર પરનો વોલ્ટેજ કેટલાક મહત્તમ મૂલ્ય સુધી વધે છે અને ફરીથી પાછુ 0 પર આવે છે તેથી લાગુ પડેલા સર્જઉછાળામાં વિક્ષેપ તેથી તે એક તરંગના સ્વરૂપમાં લાઇન સાથે ફેલાવવામાં આવે છે તેથી આ પ્રકારની ખલેલ જોવામાં આવે છે એક તરંગના રૂપમાં પ્રસારિત મારો મતલબ કે દરેક વોલ્ટેજ વેવ કરંટ વેવ તેની સાથે સંકળાયેલ હશે સેન્ડીંગ એન્ડ વોલ્ટેજ અને લાઇન સાથે કરંટની પરિસ્થિતિઓના આવા પ્રસારને ટ્રાવેલીંગ વેવ કહેવામાં આવે છે હવે તેથી જ તેનું નામ ટ્રાવેલીંગ વેવ છે લાઇન સાથે તમારા સેન્ડીંગ એન્ડ વોલ્ટેજ અને કરંટ ને ટ્રાવેલીંગ વેવ કહેવામાં આવે છે તેથી વોલ્ટેજ અને કરંટ એ બંનેના ફંક્શન એક્સ અને ટી આપણે તેને રજૂ કરી શકીએ કે તે 𝑣 𝑣 𝑥 𝑡 છે હું તમને બતાવીશ કે શું અને 𝑖 𝑖 𝑥 𝑡 હું માનું છું કે આ દિશા છે આ પછીથી હું તમને બતાવીશ આ દિશા એ x છે અને સમય સાથે આગળ વધી રહી છે તો v એ તમારા x અને t નું ફંક્શન છે અને i એ પણ તમારા x અને t નું ફંક્શન છે આનો અર્થ એ છે આ રીતે તમે જે લાઇનની એલિમેન્ટ લંબાઈ કહો છો તે સીરીઝ વોલ્ટેજ ડ્રોપ છે જે નાની લાઇન છે તે એકપ્રેશનસૂત્ર હોઈ શકે છે હું કહું છું હવે તમે શું કરશો તમે લાઇનના નાના વિભાગને ધ્યાનમાં લો આ બાજુ કરંટ i છે આ અંતર માપેલું છે મારો મતલબ કે તે સેન્ડીંગ એન્ડ થી રિસીવીંગ એન્ડ સુધીનું અંતર એટલે કે તે સેન્ડીંગ એન્ડ થી રિસીવીંગ એન્ડ સુધી વધતું જાય છે આ રીતે તમે લીધું છે અને અહીં વોલ્ટેજ v છે પોલારીટી ધ્રુવીયતા બતાવવામાં આવી છે અને તે નાનો એલિમેન્ટ થયેલ વિભાગ છે તેથી તેને ઇન્ડક્ટન્સ એટલે કહેવામાં આવે છે તે Δ𝐿 બરાબર મારો અર્થ છે Δ𝐿 જો કુલ ઇન્ડક્ટન્સ L છે તેથી ઇન્ડક્ટન્સ L છે અને લંબાઈને Δ𝑥 ના બદલે dxΔ𝑥 કહેવામાં આવે છે પછી Δ𝐿 ખરેખર 𝐿 × Δ𝑥 બરાબર છે તેથી આ તમારું Δ𝐿 છે તેનો અર્થ એ કે આપણે L ને મીટર દીઠ હેનરી તરીકે રજૂ કરી રહ્યા છીએ Henry અથવા mili Henry બધુ હોઈ શકે છે તેથી આ ખરેખર Δ𝐿 છે કેપેસિટર માટે પણ આ જ લાગુ પડશે હવે જ્યારે આ એ એક નાનો વિભાગ છે જો આ કહેવામાં આવે છે કે તે સેન્ડીંગ એન્ડ સાઇડબાજુ અથવા આ ઇનપુટ સાઇડ છે આ આઉટપુટ સાઇડ છે કરંટ એ 𝑖𝜕𝑖𝜕𝑥Δ𝑥 હશે આ ખરેખર તમારી લોંગ ટ્રાન્સમિશન લાઇન જેવી સમાન પ્રકારની રજૂઆત છે જે પણ કંઇ તમે અહીં અભ્યાસ કર્યો છે તે તેનું વિશ્લેષણ છે અને અહીં વોલ્ટેજ 𝑣𝜕𝑣𝜕𝑥Δ𝑥 હશે તેથી આ ભાગ આ એલીમેન્ટ્રી લંબાઈ Δ𝑥 છે અને અંતર એ તમારા ડાબેથી જમણી તરફ વધી રહ્યું છે આ અંતર વધી રહ્યું છે તેથી આ લાઇનનો એલિમેન્ટ વિભાગ છે તેથી Δ𝑣 આ કૌંસમાં હું x અને ટાઇમનું ફંક્શન લખી રહ્યો છું તેથી Δ𝑥𝑡 આ બાજુ વોલ્ટેજની બરાબર છે તમે અહીં લખી શકો છો તે ફંક્શન 𝑣𝑥𝑡 માં બતાવેલ નથી x t ફરીથી અને ફરીથી પરંતુ તે સમજી શકાય તેવું છે i નો અર્થ છે 𝑖 𝑥 𝑡 અને v નો અર્થ 𝑣 𝑥 𝑡 છે આ સમીકરણ 1 છે મેં હમણાં જ કહ્યું હતું ખરેખર તે સામાન્ય રીતે તમારુ છે જો તમે કોઈ v લખો ત્યારે તે 𝐿×𝑑𝑖𝑑𝑡 ની બરાબર છે તેથી તે નાના વોલ્ટેજ Δ𝑣 એ Δ𝐿 𝑑𝑖𝑑𝑡 બરાબર છે જે તમે લખો છો તેથી Δ𝐿 ખરેખર ×Δ𝑥 ની બરાબર છે તે છે 𝐿 Δ𝑥 તેથી આપણે હવે આંશિક વ્યુત્પન્ન પારસ્યલ ડેરીવેટીવ લઈ રહ્યા છીએ તેથી તેથી જ આપણે આ સમીકરણ લખી રહ્યા છીએ 𝐿 𝑑𝑥 એટલે કે Δ𝐿 તેથી આ સમીકરણ ખરેખર limit Δ𝑥 લિમિટ ડેલ્ટા 𝑥 છે અને તેથે તે 0 ની નજીક છે આ limit તમે લખી શકો છો અહીં હું t ના ફંક્શનમાં લખી રહ્યો છું પરંતુ તમે સીધી લખી શકો છો આ સમીકરણ 2 છે તો પછી આ માઇનસ સાઇન બાદબાકી ચિહ્ન કેમ થશે હું તે પછી તમને સમજાવીશ એટલે કે આ સમીકરણ 3 છે તેથી અહીં માઇનસ સાઇન કારણ કે x વધી રહ્યો છે તમે અહીં પણ લખી શકો છો જો તે માઇનસ સામાન્ય હશે તો તે 𝑣𝑥Δ𝑥𝑡−𝑣𝑥𝑡 હશે આપણે તે પછીથી જોઇશું એ જ રીતે કરંટમાં પરિવર્તન અનંત કેપેસીટન્સ આ રીતે વ્યક્ત કરી શકાય છે તેથી આ સમીકરણ આપણે આ પ્રમાણે લખી શકીએ છીએ મારો અર્થ આ આકૃતિમાં છે આમાંથી આપણે આ મુજબ લખી શકીએ છીએ માત્ર એકવાર મેં તે પછી ફરીથી અને ફરીથી લખ્યું છે તેથી હું લખી રહ્યો નથી i એ x t નું ફંકશન છે અથવા V એ x t નું ફંકશન છે પરંતુ સમજી શકાય તેવું છે આ સમીકરણ 5 છે આ એ જ તત્વજ્ઞાન છે હવે સમીકરણ 2 અને 5 માં નેગેટીવ સાઇન છે તે નોંધ લો આ સમીકરણ 2 છે અને આ સમીકરણ 5 એ અંતર x પર આગળની દિશાને કારણે છે તે ડાબી બાજુથી જમણી તરફ જાય છે તે લાઇનની સાથે તે વધી રહયું છે તેથી જો તમે તેને આની જેમ બતાવવાનો પ્રયાસ કરો તો Δ𝑣Δ𝑥𝑡𝑣𝑥𝑡−𝑣𝑥Δ𝑥𝑡 આ બાબત તે માઇનસ સામાન્ય રહેશે તે હશે −𝑣𝑥Δ𝑥𝑡−𝑣𝑥𝑡 આપમેળે તે અહીં આ આવશે તેથી તે છે કે તેમાં x ડાબેથી જમણે વધતો જાય છે તે આકૃતિ 2 b બતાવે છે કે આ આકૃતિ 2 b છે તેમાં આ આકૃતિ બતાવે છે કે x જમણી તરફ વધી રહ્યો છે તેથી આપેલ કરંટ દિશાના આધારે વોલ્ટેજ v અને કરંટ i એ બંને વધતા x સાથે ઘટશે તેનો અર્થ એ કે તે x એ ડાબેથી જમણે બંને બાજુ વધે છે તેથી બંને વોલ્ટેજ v અને કરંટ i માં ઘટાડો થશે તેથી તે x ની કિંમત વધારશે તેમ છતાં તેથી હું સમીકરણ 3 નું આંશિક વ્યુત્પન્ન લઈને 3 અને 5 ના સમીકરણમાંથી દૂર થઈ શકું છું તેનો અર્થ એ કે x ના સંદર્ભમાં આ સમીકરણ અને t ના સંદર્ભમાં સમીકરણ 5 હવે સમીકરણ 3 આ એક યોગ્ય સમીકરણ છે તમે સમીકરણ 3 પર પાછા આવો આ તે છે જે તમે x ના સંદર્ભમાં આની વ્યુત્પન્ન લેશો તેથી આ બનશે આ સમીકરણ 6 છે એ જ રીતે આ સમીકરણ 5 જો તમે t ના સંદર્ભમાં આ સમીકરણ 5 માં વ્યુત્પન્ન લેશો તો આ સમીકરણ 7 છે તેથી તેનો અર્થ એ કે સમીકરણ 3 માં તમે x ના સંદર્ભમાં વ્યુત્પન્ન લેશો અને સમીકરણ 5 માં તમે t ના સંદર્ભમાં વ્યુત્પન્ન લેશો તેથી આ બંને સમીકરણો મેળવ્યા પછી તમે સમીકરણ 7 ને સમીકરણ 6 માં સ્થાનાંતરિત કરો તેનો અર્થ એ કે જો તમે આ એક સમીકરણ 7 ને બદલો તો આ સમીકરણ 8 છે આપણે ફરી પાછા મળીશું